શુભેચ્છાઓ TALE ના મોડ્યુલ 2 યુનિટ 6 માં આપનું સ્વાગત છે જે ડિઝાઇન તબક્કામાં છે આપને વિશ્લેષણનો તબક્કો પૂર્ણ કર્યો છે આપને દરેક CO માટે નમૂના આકારણી વસ્તુઓ બનાવવાની વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમોના પરિણામો શોધવા અને જ્યાં જરૂર હોય ત્યાં દરેક CO ને કાર્યક્ષમતામાં વિસ્તૃત કરવાની જરૂરિયાત સમજી આ એકમમાં આપણે ADDIE મોડેલની ડિઝાઇન પ્રક્રિયાથી શરૂઆત કરીશું આપણે પેટા પ્રક્રિયાઓ પર નજર કરીએ છીએ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે કોર્સ ડિઝાઇનની દ્રષ્ટિએ ડિઝાઇન તબક્કાનું ધ્યાન શું છે આ એકમના પરિણામો છે આકારણીની પ્રકૃતિને સમજો ડિઝાઇન તબક્કાની પેટા પ્રક્રિયાઓ ઓળખો ડિઝાઇન તબક્કો મુખ્યત્વે સંબંધિત છે શીખવાના ઉદ્દેશો OBE અને NBA ના સંદર્ભમાં અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તે ઓળખવું અને પ્રદર્શનના સ્વીકાર્ય સ્તરને ઓળખવા એનબીએના સંદર્ભમાં અભ્યાસક્રમોના પરિણામોની પ્રાપ્તિના લક્ષ્યોને નિર્ધારિત કરવું મૂલ્યાંકન વાસ્તવમાં કામગીરીનું માપ છે અને મૂલ્યાંકન આકારણીનું અર્થઘટન છે તે સાચું છે કે ઘણી વખત ફેકલ્ટી આ બે શબ્દો એકબીજાના બદલામાં વાપરે છે પરંતુ મૂલ્યાંકન વાસ્તવમાં એક માપ છે અને મૂલ્યાંકન એ અર્થઘટન છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મૂલ્યાંકન વિદ્યાર્થીઓને શીખવે છે ઘણાની ધારણા છે કે મૂલ્યાંકન ખરેખર એટલું મહત્વનું નથી પરંતુ તે એક જાણીતી હકીકત છે કે મૂલ્યાંકનની ગુણવત્તા શિક્ષણની ગુણવત્તાને ચલાવે છે મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ હિસ્સો છે તેથી તે તણાવનું કારણ છે પરંતુ તે પણ એકમાત્ર અર્થ છે કે પ્રશિક્ષકે વિદ્યાર્થીઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ચલાવવું પડશે અમારા મૂલ્યાંકન સાધનો વિદ્યાર્થીઓને કહે છે કે આપણે શું મહત્વનું માનીએ છીએ શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના મૂલ્યાંકન દ્વારા શીખવા માટે માર્ગદર્શન આપે છે તેથી તે અત્યંત આવશ્યક છે કે મૂલ્યાંકન ઉચ્ચ ગુણવત્તાનું હોય અને તે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક શીખવામાં મદદ કરે અને તે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક શીખવામાં માર્ગદર્શન આપે મૂલ્યાંકન નિર્ણાયક ભૂમિકા ભજવે છે એક રીતે તે ગુંદર છે જે કોર્સના ઘટકોને જોડે છે કોર્સની સામગ્રી સૂચનાત્મક પદ્ધતિઓ અને કુશળતા વિકાસ આ તમામ આકારણી દ્વારા એકસાથે ગુંદર ધરાવતા હોય છે સારી ગુણવત્તાનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે સારી ગુણવત્તાનું મૂલ્યાંકન જરૂરી છે ટેસ્ટ આઇટમ અથવા આઇટમ્સ અને પ્રશ્નોને સંબંધ તરીકે શું છે પ્રશ્નો અને વધારાની સંબંધિત માહિતીને સામાન્ય રીતે ટેસ્ટ આઇટમ અથવા આઇટમ તરીકે ઓળખવામાં આવે છે આપણે પ્રશ્નો સાથે કઈ વધારાની માહિતી અથવા ટેગ આપી શકીએ સરેરાશ વિદ્યાર્થી દ્વારા ઉકેલ લાવવા માટે અપેક્ષિત સમય કુલ પ્રશ્નપત્ર અથવા મૂલ્યાંકન સાધન જે તકનીકી રીતે કહેવામાં આવે છે તેની પાસે એવા પ્રશ્નો અથવા વસ્તુઓ છે જેનો કુલ સમય વાજબી છે આ અર્થમાં કે સરેરાશ વિદ્યાર્થી આરામદાયક રીતે જરૂરી સંખ્યામાં પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ હોવા જોઈએ સરેરાશ વિદ્યાર્થી દ્વારા ઉકેલ લાવવા માટે અપેક્ષિત સમયનો અંદાજ હોવો જરૂરી છે આ ચોક્કસપણે પ્રશિક્ષક દ્વારા અંદાજ છે પરંતુ તે મૂલ્યાંકન સાધનને યોગ્ય રીતે આયોજન કરવામાં મદદ કરે છે જો તેઓ પેપર સેટરથી અલગ હોય તો આપણે અમારા માટે તેમજ મૂલ્યાંકનકારો માટે માર્ગદર્શિકા તરીકે નમૂના જવાબ પણ આપી શકીએ છીએ ચોક્કસ સંકેતો આપી શકાય છે આપણે ટેગ્સ પણ શામેલ કરી શકીએ છીએ કોર્સ પરિણામ કોડ યોગ્યતા કોડ જાણકારીના સ્તર જ્ઞાનની શ્રેણી મુશ્કેલી સ્તર વગેરે જ્યારે આપણે વસ્તુની બેંક બનાવીએ છીએ જેમ આપણે પછીના એકમમાં જોઈશું આ ટૅગ્સ સાથે તે ચોક્કસ સંદર્ભ માટે સંબંધિત મૂલ્યાંકન વસ્તુઓ પર ચિત્રકામ કરીને આકારણી સાધન સેટ કરવાનું પ્રમાણમાં સરળ બને છે કયા પ્રકારની આકારણી વસ્તુઓ શક્ય છે આકારણી આઇટમ્સની વિશાળ વિવિધતા શક્ય છે પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વિઝ જે આપણે કરી શકીએ છીએ એ નોંધવું પણ અગત્યનું છે કે ક્વિઝમાં યાદ રાખવાના સ્તરે માત્ર આઇટમ્સ હોવી જરૂરી નથી જો કે ઘણી વખત આવું થાય છે આઇટમ્સ ધરાવતી ક્વિઝ રાખવી શક્ય છે જે સમજ સ્તર પર પણ હોય કદાચ ઓછી મુશ્કેલીઓ સાથે સ્તર લાગુ કરો ઉચ્ચ સ્તર મુશ્કેલ હોઈ શકે છે પરંતુ વિવિધ જ્ઞાનના સ્તરની વસ્તુઓ ધરાવતી ક્વિઝ રાખવી શક્ય છે અમને સોંપણીની સમસ્યાઓ આવી શકે છે ઘણીવાર સોંપણીની સમસ્યાઓ ઉચ્ચ જ્ઞાનના સ્તરો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવી જોઈએ કારણ કે આ ટેક હોમ અસાઇનમેન્ટ છે વિદ્યાર્થીઓને સોંપણી પૂર્ણ કરવા માટે વાજબી સમય મળે છે ક્લાસ ટેસ્ટ જેવા નિશ્ચિત સમય આકારણી સાધનોમાં આપણે શું આવરી શકીશું નહીં આપણે તેમને સોંપણીમાં આવરી શકીએ છીએ હજુ પ્રશિક્ષકને સ્વતંત્રતા છે તેથી જો તે યાદ રાખવાના સ્તરે સમજણના સ્તરે ચોક્કસ સંખ્યાના પ્રશ્નો ઈચ્છે છે તો તેને સોંપણીમાં પણ શામેલ કરી શકાય છે જોકે સોંપણીમાં ઉચ્ચ જ્ઞાનના સ્તર હોવું વધુ સામાન્ય છે લેબોરેટરી પ્રયોગો હાથ ધરવામાં આવશે પ્રોજેક્ટ્સ કરવામાં આવશે પ્રોજેક્ટ્સ નાના પણ હોઈ શકે છે મિની ગ્રુપ પ્રોજેક્ટ્સ અથવા તે મુખ્ય મહત્વનો પ્રોજેક્ટ હોઈ શકે છે ફિલ્ડવર્ક શક્ય છે અહેવાલો લખવાના છે પ્રસ્તુતિઓ કરવાની છે આ તમામ આકારણી વસ્તુઓ હેઠળ આવે છે યોગ્ય મૂલ્યાંકન વસ્તુઓની પસંદગી પ્રશિક્ષકની વિશેષતા છે મૂલ્યાંકન સાધન આવશ્યકપણે મૂલ્યાંકન વસ્તુઓનો સંગ્રહ છે પ્રશિક્ષક ચોક્કસ આકારણી વસ્તુઓ પસંદ કરે છે તેમને જોડીને આકારણી સાધન બનાવે છે સામાન્ય રીતે પ્રશ્નપત્ર જો તે લેખિત કામગીરી હોય પરંતુ અન્ય મૂલ્યાંકન વસ્તુઓ સાથે પણ મૂલ્યાંકન સાધન હોવું શક્ય છે હું ક્વિઝ અને પ્રશ્નો સાથે એક પ્રશ્નપત્ર બનાવી શકું છું જેના માટે લેખિત જવાબો જરૂરી છે તેથી આકારણી સાધનોની વિવિધ શ્રેણી શક્ય છે પ્રશિક્ષકે નક્કી કરવું પડે છે કે તેણે કયા મૂલ્યાંકન સાધનોનો ઉપયોગ કરવો જોઈએ સંસ્થા દ્વારા અથવા યુનિવર્સિટી તરફથી આકારણી સાધનોની પ્રકૃતિને અનુલક્ષીને માર્ગદર્શિકા ઉપલબ્ધ છે પરંતુ તે માર્ગદર્શિકામાં પ્રશિક્ષકને આકારણી સાધનો પસંદ કરવામાં ચોક્કસ માત્રામાં સ્વતંત્રતા હશે તેથી તેમની પાસે એક હેતુ અને સંદર્ભ છે અને તે આકારણી સાધનની રચના નક્કી કરશે તેઓ વિવિધ પ્રકારની વસ્તુઓ સમાવી શકે છે ઉદાહરણો ક્વિઝ મિડટર્મ ટેસ્ટ ફાઇનલ એક્ઝામિનેશન ગ્રુપ પ્રોજેક્ટ્સ છે ઉલ્લેખિત મુજબ ખાસ કરીને મિડટર્મ ટેસ્ટ અને અંતિમ પરીક્ષાઓ જેવી બાબતો માટે સંસ્થા અથવા યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે પરંતુ આ માર્ગદર્શિકાઓમાં પ્રશિક્ષકને વસ્તુઓ પસંદ કરવા માટે ચોક્કસ સ્વતંત્રતા ઉપલબ્ધ છે જે મૂલ્યાંકન સાધનની રચના કરે છે આકારણીના પ્રકારો વ્યાપકપણે અમારી પાસે શિક્ષણ અથવા શૈક્ષણિક મૂલ્યાંકન માટે રચનાત્મક આકારણી અથવા આકારણી છે આને કેટલાક કિસ્સાઓમાં નિદાન આકારણી પણ કહેવામાં આવે છે અને સારાંશ મૂલ્યાંકન જ્યાં શિક્ષણનું મૂલ્યાંકન થાય છે સારાંશ મૂલ્યાંકનનો હેતુ વિદ્યાર્થીને છેલ્લે માર્ક અથવા ગ્રેડ આપવાનો છે તેથી તે સારાંશ છે અને તેમાં અંતિમ ગ્રેડ અથવા તે ચોક્કસ મૂલ્યાંકન સાથે સંકળાયેલ ગુણ છે રચનાત્મક મૂલ્યાંકનમાં રસ એ નિર્ધારિત કરવામાં વધુ છે કે શું પ્રશિક્ષક દ્વારા ઈચ્છિત રીતે થઈ રહ્યું છે અથવા શીખવામાં કોઈ અડચણો છે અથવા ભણવામાં કોઈ ચીકણો મુદ્દો છે જેને મધ્યમ અભ્યાસક્રમ સુધારવાની જરૂર છે અમુક પ્રકારની શૈક્ષણિક વ્યૂહરચનામાં ફેરફાર પ્રશિક્ષક વાસ્તવમાં મૂલ્યાંકનનો ઉપયોગ સાધન તરીકે કરે છે તે જોવા માટે કે શીખવાની હેતુસર થાય છે કે નહીં તેથી જ તે શીખવા માટેનું મૂલ્યાંકન છે અથવા શૈક્ષણિક મૂલ્યાંકન છે આ પરિણામો સામાન્ય રીતે સૂચનાત્મક પદ્ધતિઓ અથવા વ્યૂહરચનામાં ફેરફારને અસર કરવા માટે ઉપયોગમાં લેવાય છે જો રચનાત્મક આકારણીના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવે તે શક્ય છે કે ચોક્કસ સાધનનો ઉપયોગ રચનાત્મક સાધન તેમજ સારાંશ સાધન બંને તરીકે થાય ઉદાહરણ તરીકે ક્લાસ ટેસ્ટનો સારાંશ સાધન તરીકે ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે વર્તમાન સંદર્ભમાં શું થાય છે પરંતુ તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવો જોવાનો પ્રયાસ કરીને રચનાત્મક આકારણીના ભાગ રૂપે પણ થઈ શકે છે જો ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણમાં કોઈપણ અવરોધો છે પરીક્ષણ આઇટમનું વ્યાપક વર્ગીકરણ એ હશે કે ત્યાં લેખિત પરીક્ષણ વસ્તુઓ છે જ્યાં વિદ્યાર્થીનું પ્રદર્શન ખરેખર લેખિત સબમિશન અથવા પ્રદર્શન પરીક્ષણ વસ્તુઓના સ્વરૂપમાં છે તેથી પર્ફોર્મન્સ ટેસ્ટ આઇટમ પ્રેઝન્ટેશન જેવી વસ્તુ હોઇ શકે છે જ્યાં પરફોર્મન્સ હોય છે અને તેનું અમુક અંશે વ્યક્તિલક્ષી રીતે મૂલ્યાંકન કરવાની જરૂર હોય છે અત્યારે આપણે તેને જોઈએ છીએ પ્રથમ પ્રકાર જ્યાં તે લેખિત પ્રતિભાવ પ્રકાર છે ફરીથી તમારી પાસે શક્ય વસ્તુઓની વિશાળ પસંદગી છે મુખ્યત્વે તેમને પસંદગીના પ્રકાર અથવા પુરવઠાના પ્રકાર તરીકે કહી શકાય પસંદગીના પ્રકારમાં વિદ્યાર્થીને ચોક્કસ પ્રતિભાવો સાથે રજૂ કરવામાં આવે છે અને વિદ્યાર્થી આમાંથી એક અથવા વધુ પ્રશ્નોના જવાબ તરીકે પસંદ કરે છે એક લાક્ષણિક ઉદાહરણ બહુવિધ પસંદગીનો પ્રશ્ન હશે પુરવઠાના પ્રકારમાં વિદ્યાર્થીએ તેની સમજણ અથવા અરજી પ્રક્રિયાની લાંબા ગાળાની યાદશક્તિ અથવા અન્ય પ્રકારના સંકેતોના આધારે જવાબ આપવો પડશે મૂળભૂત રીતે પસંદગી પ્રકાર ફરીથી વિશાળ શ્રેણી ધરાવે છે મુખ્યત્વે લાક્ષણિક ફોર્મેટ બહુવિધ પસંદગી જેવું છે પરંતુ અમારી પાસે બહુવિધ પસંદગીઓ પણ હોઈ શકે છે જ્યાં એક કરતા વધુ સાચા જવાબ અથવા સાચા કે ખોટા નિવેદનો અથવા બંધબેસતા બ્લોક્સ છે ફરીથી બંધબેસતા બ્લોક્સમાં અમારી પાસે પસંદગી છે બંને પક્ષો પાસે સમાન સંખ્યાની વસ્તુઓ અથવા વિવિધ સંખ્યાની વસ્તુઓ હોઈ શકે છે ફરીથી ગોઠવણ ખાસ કરીને ક્રમ આપવામાં આવે છે અને અનુક્રમમાં યોગ્ય પગલાં હોય છે પરંતુ ખોટા ક્રમમાં વિદ્યાર્થીએ તેમને યોગ્ય રીતે ફરીથી ગોઠવવાની અપેક્ષા છે પુન ગોઠવણી માટે માપદંડ અંતર્ગત તર્ક અથવા અંતર્ગત ટેમ્પોરલ ક્રમ હોઈ શકે છે આ એક સંભવિત રસ્તો છે ફરીથી તે સામગ્રી પર આધાર રાખે છે અભ્યાસક્રમની પ્રકૃતિ આકારણી સાધનની પ્રકૃતિ અને સંદર્ભ અને જ્યાં કંઈક અન્ય પ્રકારની આકારણી વસ્તુ કરતાં વધુ યોગ્ય છે પ્રશિક્ષકે નક્કી કરવાનું છે કે આપેલ સંદર્ભ માટે કઈ વસ્તુઓ શ્રેષ્ઠ અનુરૂપ છે ત્યાં ચેકલિસ્ટ હોઈ શકે છે ત્યાં રેટિંગ માપ હોઈ શકે છે વિશાળ વિવિધતા ચોક્કસપણે શક્ય છે ખાલી જગ્યાઓ ભરવામાં પણ ખાલી જગ્યા ભરો શબ્દોની સૂચિમાંથી પસંદ કરેલ શબ્દ પસંદગી પ્રકાર બની શકે છે પુરવઠા પ્રકારની વસ્તુઓ એકદમ જાણીતી છે અમારા લાક્ષણિક વિગતવાર જવાબ પ્રશ્નો કે જે આપણે પરીક્ષણ અથવા સેમેસ્ટર અંતના પ્રશ્નપત્રમાં પૂછીએ છીએ અમારી પાસે સમાપ્તિનો પ્રકાર પણ હોઈ શકે છે ખાલી જગ્યાઓ ભરો જ્યાં શબ્દો વિદ્યાર્થી દ્વારા પૂરા પાડવામાં આવે છે ત્યાં કોઈ પૂર્વ સૂચિ નથી જે આપવામાં આવે છે અથવા તે સ્કેચ લેબલ ટૂંકા જવાબો માળખાગત જવાબો આંકડાકીય પ્રશ્નો જીવંત અવાજ પણ હોઈ શકે છે તેમ છતાં કેટલાકને લાગે છે કે મૌખિક અવાજ વધુ એક પ્રદર્શન જેવું છે કારણ કે vivaના પ્રદર્શન પાસા માટે વ્યક્તિલક્ષી લાગણીને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે ત્યાં એક બોડી લેંગ્વેજ છે ત્યાં એક રીત છે જેમાં જવાબ વ્યક્ત થાય છે એક એવી રીત છે કે જેમાં સંદેશાવ્યવહાર બિન મૌખિક રીતે થાય છે આ પરિબળોને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે તેથી કેટલાક મૌખિક અવાજ ને પર્ફોર્મન્સ પ્રકાર તરીકે વધુ માનશે પરંતુ પુરવઠા પ્રકારની વસ્તુ તરીકે પણ તેને ધ્યાનમાં લેવાનું શક્ય છે પછી પરફોર્મન્સ પ્રકારની ટેસ્ટ આઇટમ્સ સામાન્ય રીતે પ્રસ્તુતિઓ જેવી હોય છે એક વિદ્યાર્થી ડાયસ પર આવે છે અને સેમિનાર રજૂ કરે છે અથવા પ્રોજેક્ટનો સારાંશ રજૂ કરે છે તે જૂથ ચર્ચાઓ પ્રોજેક્ટ્સ સિમ્યુલેશન પ્રયોગો અને પ્રોટોટાઇપ્સ બની શકે છે અને પ્રદર્શિત કરી શકાય છે ફિલ્ડ સ્ટડીઝ જેના પર અમુક પ્રકારની રજૂઆત કરવામાં આવે છે ઉલ્લેખ કર્યો છે તેમ વિવા વોસને પરફોર્મન્સ ટાઇપ વસ્તુઓસાધનસામગ્રી અને પરીક્ષણ પરિણામોનો સારાંશ રજૂ કરી શકાય છે ત્યાં ઘણી જાતો શક્ય છે પર્ફોર્મન્સ પ્રકારનું પ્રાથમિક વિશિષ્ટ લક્ષણ એ છે કે ત્યાં માત્ર પ્રતિભાવ સાચો છે કે સાચો નથી તેના કરતાં વધુ છે તેથી અન્ય પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ જે અનિવાર્યપણે વ્યક્તિલક્ષી છે પરંતુ આપણે આવશ્યકપણે વ્યક્તિલક્ષી મૂલ્યાંકનમાં ચોક્કસ નિરપેક્ષતા લાવવાની જરૂર છે બીજી મહત્વની બાબત એ આકારણીની ગુણવત્તા છે જે માન્યતા અને વિશ્વસનીયતા દ્વારા વર્ગીકૃત થયેલ છે માન્યતા એ ડિગ્રી છે કે જેના માટે આકારણી માપવામાં આવે છે તે માપવા માટે શું સૂચિત કરે છે સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી માન્યતાને વિવિધ રીતે ધ્યાનમાં લઈ શકાય છે પરંતુ અમારા સંદર્ભમાંથી પ્રાથમિક ધ્યાન એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવવા માટે આકારણી સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અમને ડેટા પૂરો પાડશે જેના આધારે આપણે નક્કી કરી શકીશું કે CO કેટલી હદે પ્રાપ્ત થઈ રહી છે CO અનિવાર્યપણે એક યોગ્યતા અથવા યોગ્યતાઓનો સમૂહ છે જે વિદ્યાર્થીએ પ્રાપ્ત કરવાનું અને દર્શાવવાનું છે આપણે જાણવા માંગીએ છીએ કે વિદ્યાર્થીએ કેટલી હદ સુધી આ લાયકાત પ્રાપ્ત કરી છે અને તે આ ક્ષમતાઓ દર્શાવવામાં સક્ષમ છે આથી આપણે મૂલ્યાંકનનો ઉપયોગ કરીએ છીએ જ્યાં સુધી મૂલ્યાંકન માન્ય ન હોય ત્યાં સુધી આપણે વિદ્યાર્થીઓ પાસેથી જે પ્રદર્શન ડેટા મેળવીએ છીએ તે અમને તે CO ની પ્રાપ્તિનું સ્તર નક્કી કરવામાં કોઈ મદદ કરશે નહીં તે ક્ષમતાઓને સંબોધતા નથી તો પછી આકારણી સાધન ખરેખર માન્ય નથી અમને જે ડેટા મળે છે તે નક્કી કરવામાં અમારો કોઈ ઉપયોગ નથી વિદ્યાર્થીઓએ તે ક્ષમતાઓ કયા સ્તરે મેળવી છે તે ખૂબ જ જરૂરી છે કે દરેક મૂલ્યાંકન સાધન માન્યતા માટે તપાસવામાં આવે આ ખૂબ મહત્વનું છે કારણ કે એનબીએ માળખા હેઠળ કોલેજો પાસે ગુણવત્તા માટે આકારણી સાધનોની ચકાસણી માટે સમિતિ હોવાની અપેક્ષા છે ગુણવત્તાના ખૂબ મહત્વના પરિબળોમાંની એક માન્યતા છે સમિતિ ખરેખર માન્યતા માટે મૂલ્યાંકન સાધનની તપાસ કરે છે ડેટા મેળવવાના સંદર્ભમાં અમાન્ય સાધન અમારા માટે વ્યવહારીક નકામું છે સેમેસ્ટર અંતની પરીક્ષાના પેપરોને પણ ગુણવત્તાની ખાતરીની પ્રવૃત્તિમાંથી ચોક્કસ માત્રામાં પસાર થવું પડે છે ભલે જો તે ટાયર 2 સંસ્થા હોય એટલે કે શૈક્ષણિક રીતે બિન સ્વાયત્ત સંસ્થા જ્યાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર અંતની પરીક્ષા લેવામાં આવે છે યુનિવર્સિટી પોતે જ પરીક્ષકોનું બોર્ડ ધરાવે છે જે ખરેખર સેમેસ્ટર અને પરીક્ષામાં જુએ છે ગુણવત્તા માટે કાગળો અને તપાસ કરે છે તેથી માન્યતા એક અત્યંત મહત્વનું પાસું છે અને જ્યાં સુધી પ્રશિક્ષક અગાઉથી આયોજન અને તે યોજનાને યોગ્ય રીતે ચલાવવામાં નોંધપાત્ર કાળજી ન લે ત્યાં સુધી OBE માળખાની દ્રષ્ટિએ મૂલ્યાંકન વધુ ઉપયોગી સાબિત થઈ શકે નહીં મૂલ્યાંકનનું બીજું મહત્વનું પાસું જે સામાન્ય રીતે ઘણી ફેકલ્ટીઓ દ્વારા સારી રીતે માનવામાં આવતું નથી તે વિશ્વસનીયતા છે ડિગ્રી કે જેના પર આકારણી સ્કોર સુસંગત છે જો વિદ્યાર્થીઓની એક બેચ કોર્સમાંથી પસાર થાય તેનું મૂલ્યાંકન અમને ચોક્કસ કામગીરી ડેટા મળે છે અને જો બીજી બેચ સમાન અભ્યાસક્રમમાંથી પસાર થાય આકારણી અને અમારી પાસે પર્ફોર્મન્સ ડેટા છે અને જો પર્ફોર્મન્સ ડેટા સરખો હોય તો શું આપણે અપેક્ષા રાખી શકીએ કે ભણતરનું સ્તર પણ બંને બેચમાં સમાન છે તેને જોવાની બીજી રીત છે એક બેચમાં આપણે જોયું છે કે પ્રાપ્તિનું સ્તર લક્ષ્યો કરતા નીચું છે જેનો અર્થ છે કે આપણે આગલી વખતે પ્રાપ્તિના સ્તરને સુધારવા માટે ચોક્કસ કાર્ય યોજનાઓ સામેલ કરી છે અમને પ્રદર્શન ડેટા મળે છે જે પ્રાપ્તિના સ્તરમાં સુધારો દર્શાવે છે શું આપણે કહી શકીએ કે વાસ્તવમાં ભણતરમાં સુધારો થયો છે અથવા ગરીબ આકારણીને કારણે સુધારેલ પ્રદર્શન ડેટા છે અમારું મૂલ્યાંકન એ હદ સુધી વિશ્વસનીય છે કે જુદા જુદા બેચમાંથી મેળવેલ સ્કોર્સ વિવિધ સમયે ચોક્કસ સુસંગતતા ધરાવે છે તેઓ ડેટા સૂચવે છે જે આવશ્યકપણે શિક્ષણને પ્રતિબિંબિત કરે છે તેનો અર્થ એ કે સંચાલિત મૂલ્યાંકન સાધનો વિદ્યાર્થીઓનું પ્રદર્શન ની દ્રષ્ટિએ તેમની પ્રકૃતિમાં વધુ કે ઓછા સમાન છે વિશ્વસનીયતા પણ મહત્વની છે પરંતુ ચોક્કસ પ્રક્રિયાના પગલાંને અનુસરીને વિશ્વસનીયતાની ખાતરી કરી શકાય છે મૂલ્યાંકનની ગુણવત્તા અનિવાર્યપણે નક્કી કરશે વિદ્યાર્થીઓ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવા માટે અમારા માટે પ્રદર્શન ડેટા કેટલો ઉપયોગી છે સારાંશ મૂલ્યાંકનની ગુણવત્તા આ ખ્યાલ નકશામાં દર્શાવવામાં આવી છે સારાંશ મૂલ્યાંકન માન્યતા અને વિશ્વસનીયતા દ્વારા વર્ગીકૃત થયેલ છે માન્યતા એ ડિગ્રી છે કે જેમાં મૂલ્યાંકન સાધનોના પ્રસ્તાવિત ઉપયોગ માટે પુરાવા અને સિદ્ધાંત મૂલ્યાંકન સ્કોરના અર્થઘટનને સમર્થન આપે છે મુખ્ય શબ્દ સૂચિત ઉપયોગ છે જો આપણે CO પ્રાપ્તિ સ્તર નક્કી કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ખરેખર CO ડેટા પ્રાપ્તિ સ્તર નક્કી કરવા માટે આ ડેટા માન્ય હોવો જોઈએ તે સારાંશ મૂલ્યાંકન અથવા ચોક્કસ મૂલ્યાંકન સાધનની માન્યતા છે વિશ્વસનીયતા એ વિવિધ બેચ પર સમાન આકારણી સાધનોના વહીવટમાં સ્કોર્સની સુસંગતતા છે માન્યતા અને વિશ્વસનીયતા બંને અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે બંને ચોક્કસ પ્રક્રિયાના પગલાઓ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે પ્રક્રિયાના પગલાઓ સામેલ છે પ્રથમ સારી રીતે વ્યાખ્યાયિત અભ્યાસક્રમના પરિણામો જે જરૂરીયાત મુજબ ક્ષમતાઓમાં વિસ્તૃત કરી શકાય છે અને આ અભ્યાસક્રમના પરિણામો અભ્યાસક્રમ સાથે આગળના વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે એક સારી રીતે વ્યાખ્યાયિત આકારણી પેટર્ન કે જે એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે મૂલ્યાંકન CO ને યોગ્ય રીતે યોગ્ય જાણકારીના સ્તરે આવરી લે છે આપણે તેની ફરી ચર્ચા કરીશું આકારણી પેટર્ન મુજબ આઇટમ બેંક જે માન્ય અને વિશ્વસનીય આકારણી સાધન બનાવવાનું પ્રમાણમાં સરળ બનાવે છે પસંદ કરેલ મુશ્કેલી સ્તર માટે નિર્ધારિત આકારણી સાધન પેટર્ન મુશ્કેલી સ્તર આપણે ફરી ચર્ચા કરીશું જટિલતાના સ્તરથી અલગ છે એટલે કે જો તમને સમજણના સ્તરે મૂલ્યાંકન આઇટમ મળી હોય અને અરજીના સ્તરે બીજી એક હોય અરજી ઉચ્ચ જટિલતા સ્તરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉચ્ચ મુશ્કેલી સ્તર પર છે આપેલ જટિલતા સ્તરે અમારી પાસે વિવિધ મુશ્કેલી સ્તરની આકારણી વસ્તુઓ હોઈ શકે છે અરજીના સમાન સ્તરે અમારી પાસે એક આઇટમ હોઈ શકે છે જે ખૂબ જ મુશ્કેલ ઓછી મુશ્કેલ સાધારણ મુશ્કેલ છે જેમ કે વિવિધ મુશ્કેલી સ્તર શક્ય છે પ્રશિક્ષકે આકારણી વસ્તુઓના મુશ્કેલી સ્તર પર નિર્ણય લેવો જોઈએ કે જે તે આકારણી સાધનમાં ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યો છે આ પ્રક્રિયાના પગલાંની ખાતરી કરીને આપણે સારાંશ મૂલ્યાંકનની માન્યતા અને વિશ્વસનીયતાની ખાતરી કરી શકીએ છીએ મૂલ્યાંકનમાં વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ભૂલો ટાળીને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે જ્યારે મૂલ્યાંકન શક્ય હોય ત્યાં સુધી સ્વયંસંચાલિત થઈ શકે છે અથવા જ્યારે સારી રીતે સ્થાપિત સોલ્યુશન પેટર્ન સામે ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે આ ફરીથી સરળ બને છે ગુણવત્તા મૂલ્યાંકનને સુનિશ્ચિત કરવામાં માન્યતા અને વિશ્વસનીયતા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને આ માટે અગાઉથી યોગ્ય આયોજનની જરૂર છે આપણે જોઈશું કે કયા પ્રકારનું આયોજન જરૂરી છે પરંતુ સારાંશ મૂલ્યાંકનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તે જરૂરી છે કેટલીકવાર લોકો આશ્ચર્ય કરે છે કે શું વિશ્વસનીયતા ખરેખર સંબંધિત મુદ્દો છે કારણ કે શિક્ષક સમાન કોલેજમાં બીજી વખત સમાન અભ્યાસક્રમ ભણાવશે નહીં ઉચ્ચ સ્તરની સંસ્થાઓની નાની સંખ્યા સિવાય મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોમાં ફેકલ્ટીનો નોંધપાત્ર ઘટાડો છે બાહ્ય પેપર સેટર માન્યતાના તમામ માપદંડોને અનુસરશે નહીં સંલગ્ન યુનિવર્સિટી સિસ્ટમમાં જો તમામ સંબંધિત વ્યક્તિઓ નવા શિક્ષકો બાહ્ય પેપર સેટર આ તમામ પગલાઓનું પાલન કરે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમારી પાસે પ્રક્રિયા હોવી જોઈએ અને બધાએ તે પ્રક્રિયાના પગલાંઓનું પાલન કરવું જોઈએ જો આવું થાય તો માન્યતા મુદ્દો અને વિશ્વસનીયતાની જરૂરિયાતો આપમેળે પૂરી થાય છે આનો મૂળભૂત અર્થ એ છે કે જો આપણે કોઈ પ્રક્રિયા ગોઠવી શકીએ તેને યોગ્ય રીતે અમલમાં મૂકીએ અને તમામ સંબંધિત લોકો નવા શિક્ષકો અધ્યાપકો બાહ્ય કાગળ કેન્દ્રો તે બધા પ્રક્રિયાના પગલાંને યોગ્ય રીતે અનુસરે તો આપણને માન્યતા પણ મળે વિશ્વસનીયતા તરીકે તેથી પ્રક્રિયાને યોગ્ય રીતે અમલમાં મૂકવી મહત્વપૂર્ણ છે તે ફેકલ્ટીની સ્વતંત્રતા પર કોઈ પ્રકારના બાહ્ય નિયમો લાદવા જેવું લાગે છે પરંતુ તે ખરેખર એવું નથી તે અનિવાર્યપણે છે ફેકલ્ટીને તમામ સ્વતંત્રતા છે પરંતુ પ્રક્રિયાના પગલાં ખાતરી કરે છે કે ફેકલ્ટી શું કરે છે તે ગુણવત્તા મૂલ્યાંકનમાં પરિણમે છે તેને સ્ટ્રેટજેકેટના એક પ્રકાર તરીકે અથવા ફેકલ્ટીની સ્વતંત્રતા પર એક પ્રકારનાં પ્રતિબંધ તરીકે જોવું જોઈએ નહીં પરંતુ તેને સારાંશ મૂલ્યાંકનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાની પહેલ તરીકે જોવી જોઈએ તે દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ફેકલ્ટીને તે પ્રક્રિયાના પગલાને અપનાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ સંસ્થા અથવા યુનિવર્સિટીના નિયમો અને નિયમો અનુસાર પ્રક્રિયાને સુસંગત બનાવવી શક્ય છે પરંતુ અમારી પાસે પ્રક્રિયા હોવી જોઈએ પછી મૂલ્યાંકન સ્કોરિંગ છે સામાન્ય રીતે 1 2 5 10 કે તેથી વધુ ગુણની ફેરબદલીની યોગ્ય માત્રા છે પરંતુ કેટલાક સેમેસ્ટર અંતના પ્રશ્નપત્રોમાં વિવિધ પ્રકારના સ્કેલ હોય છે 12 ગુણ 8 ગુણ પણ આ બધું શક્ય છે પરંતુ ફરીથી આપણે પછી જોઈશું કે સંસ્થા અથવા યુનિવર્સિટીમાં ચોક્કસ પ્રકારનું માનકકરણ હોય તો સારી આઇટમ બેંક બનાવવાની બાબતમાં ચોક્કસ સ્વતંત્રતા હોય છે પરંતુ ફરીથી આ નીતિ વિષયક છે પરંતુ જો તેનું ધ્યાન રાખી શકાય તો આપણે ઓછા પ્રયત્નો સાથે પ્રમાણમાં ગુણવત્તા મૂલ્યાંકન બનાવી શકીએ છીએ જ્યારે આપણે પ્રદર્શન લક્ષી વસ્તુઓનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને રુબ્રિક્સની જરૂર હોય છે રુબ્રીક શું છે તે પ્રદર્શનના વ્યક્તિલક્ષી મૂલ્યાંકન માટે સ્કોરિંગ સાધન છે જેમ કે વિદ્યાર્થી પ્રસ્તુતિ બનાવે છે પ્રસ્તુતિની ગુણવત્તા માત્ર વાસ્તવિક સામગ્રી દ્વારા માપવામાં આવે છે પરંતુ અન્ય ઘણા પરિબળો છે જે પ્રસ્તુતિને સારી બનાવે છે તે બધા લક્ષણો શું છે જે પ્રસ્તુતિને સારી બનાવે છે અને પછી આપણે તેને કેવી રીતે માપીએ આપણે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ તે બધા રુબ્રિક્સના વ્યાપક એન્ટેના હેઠળ આવે છે અનિવાર્યપણે તે વ્યક્તિલક્ષી છે રુબ્રિક્સ સાથે પણ વ્યક્તિલક્ષીતાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવતી નથી પરંતુ તે એક ઉદ્દેશ્ય માળખું આપે છે અને તે તેને પારદર્શક બનાવે છે અને તે એક પ્રકારનું માળખું પણ બનાવે છે જે વિદ્યાર્થીને પણ મદદરૂપ થાય છે જ્યારે રુબ્રિક્સ વિદ્યાર્થીને જણાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી જાણે છે કે તે કયા લક્ષણો ધરાવે છે જેના પર તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે તે વિદ્યાર્થીને મૂલ્યાંકનની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં અને તે મુજબ તૈયારી કરવામાં મદદ કરશે રુબ્રિક્સ એ માપદંડ અને ધોરણોનો સમૂહ છે જે કાર્યક્ષમતા સાથે જોડાયેલ છે જે પ્રદર્શન પરીક્ષણ વસ્તુઓ પર વિદ્યાર્થીના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે સામાન્ય રીતે સેમિનાર પ્રસ્તુતિ અથવા પ્રોજેક્ટ વર્ક પ્રેઝન્ટેશનની જેમ રુબ્રિક્સ સ્પષ્ટ માપદંડ અનુસાર પ્રમાણિત મૂલ્યાંકન માટે પરવાનગી આપે છે ગ્રેડિંગ સરળ અને વધુ પારદર્શક બનાવે છે અને જ્યારે આ વિદ્યાર્થીઓ સમક્ષ મોકલવામાં આવે છે તેનો અર્થ એ છે કે જ્યારે રુબ્રીક્સ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે વિદ્યાર્થીઓ જાણે છે કે તેઓ કયા આધારે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યા છે અને તેઓ તે મુજબ તૈયારી કરી શકે છે જો આખી સિસ્ટમ વધુ પારદર્શક બની જાય તો જે મૂળભૂત રીતે વ્યક્તિલક્ષી મૂલ્યાંકન છે તે હવે વધુ પારદર્શક બની ગયું છે તેમાં કોઈ શંકા નથી કે તે હજી પણ વ્યક્તિલક્ષી છે પરંતુ વધુ પારદર્શક માળખું આધારિત મૂલ્યાંકન છે તે રુબ્રિક્સનો ફાયદો છે અને ત્યાં એક વેબસાઇટ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે rubistar org જેમાં રુબ્રીક્સની જાતો છે વિવિધ પ્રકારની વસ્તુઓ માટે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો માટે તેઓ માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરી શકાય છે કેટલીક યુનિવર્સિટીઓના અન્ય કેટલાક શિક્ષણ કેન્દ્રો કાર્નેગી મેલોન યુનિવર્સિટીના લર્નિંગ ટીચિંગ સેન્ટરની જેમ આ રુબ્રિક્સ કેવી રીતે બનાવી શકાય તે અંગે અમુક પ્રકારની માર્ગદર્શિકા પ્રદાન કરે છે અન્ય ઘણી યુનિવર્સિટીઓ માર્ગદર્શિકાઓ પ્રદાન કરે છે જેના આધારે રુબ્રિક્સનું નિર્માણ કરી શકાય છે પરંતુ રુબ્રિક્સનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેઓ પ્રથમ બાંધવામાં આવ્યા છે તેનો અર્થ એ છે કે રુબ્રિક્સ અસ્તિત્વમાં છે અને બીજું રુબ્રિક્સ વિદ્યાર્થીઓ સાથે વહેંચાયેલું છે રુબ્રિક્સને અસરકારક બનાવવા માટે આ એક આવશ્યક પાસું છે ઉદાહરણ તરીકે આપણે પ્રસ્તુતિનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ તે જોઈ શકીએ છીએ તેના માટે રુબ્રિક્સ મુખ્યત્વે ઉચ્ચતમ સ્તર પર 3 કેટેગરીઓ સમાવી શકે છે સામગ્રી કે જે સામાન્ય રીતે અભ્યાસક્રમ પર આધારિત હોય છે પરંતુ અન્ય પરિમાણો છે જેના પર મૂલ્યાંકન થાય છે તેઓ સ્વર કુશળતા અને બિન મૌખિક કુશળતા હોઈ શકે છે બિન મૌખિક કુશળતામાં આપણે આંખનો સંપર્ક ચહેરાના હાવભાવ મુદ્રા ધરાવી શકીએ છીએ તમે સૂચિબદ્ધ કરવા માંગો છો તે અન્ય ઘણા લક્ષણો હોઈ શકે છે સ્વર કૌશલ્યમાં તમે ઉત્સાહ અને ગાયક વિરામ ઉહ સારું અમ આહ કરી શકો છો પ્રસ્તુતિ દરમિયાન આપણે જે પ્રકારની વિરામ કરીએ છીએ તે કેટલી વાર છે શું તેઓ પ્રવાહની પ્રગતિને અવરોધે છે શું તેઓ સંચારની સરળતાને અવરોધે છે લોકો દ્વારા ભરેલા શબ્દો અથવા વાક્યરચનાની દ્રષ્ટિએ સંપૂર્ણતા અને વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાતા વાક્યોના અર્થશાસ્ત્ર જેવા પરિમાણો હોઈ શકે છે વાસ્તવિક સામગ્રી પોતે જાહેર કરેલા વિષયો સમયમર્યાદા અમુક ચોક્કસ સમય આપવામાં આવે છે વિદ્યાર્થી દ્વારા સમયમર્યાદા કેટલી હદે જાળવવામાં આવી રહી છે કયા પ્રકારની દ્રશ્ય સહાયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે શું સામગ્રીનું પાલન થઈ રહ્યું છે અને સામગ્રીની વ્યાવસાયીકરણ અને રજૂઆત આના જેવા અનેક લક્ષણો હોઈ શકે છે અને તે અધિશ્રેણિકની રીતે ગોઠવી શકાય છે જે અધિશ્રેણિની ટોચ પર છે આપણી પાસે બિનશૈલીય કુશળતા છે જે નીચલા સ્તર જેવા કે આંખનો સંપર્ક ચહેરાના હાવભાવ મુદ્રા હાવભાવ વગેરેમાં વિભાજિત છે સૂચિબદ્ધ દરેક ગુણધર્મો માટે પ્રદર્શનના ચોક્કસ સ્તર નક્કી કરવા પડશે કામગીરીનું સ્તર આશરે 3 થી 5 હોઈ શકે છે કારણ કે જેટલું વધુ પ્રદર્શન સ્તર તેનું મૂલ્યાંકન કરવું વધુ મુશ્કેલ અને બોજારૂપ છે પ્રદર્શનનું સ્તર ઓછું મૂલ્યાંકન ખૂબ જ બરછટ હશે દરેક સ્તર માટે આપણે વર્ણન કરવું જોઈએ કે કઈ સ્થિતિમાં વિદ્યાર્થીનું પ્રદર્શન તે સ્તર પર અપેક્ષિત છે ઉદાહરણ તરીકે આંખનો સંપર્ક તે ચોક્કસ લક્ષણને ફાળવેલ મહત્તમ ગુણ 3 છે કઈ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને સંપૂર્ણ 3 ગુણ મળે છે તે મુજબ પ્રદર્શનનું વર્ણન કરો જ્યારે આ માપદંડ જણાવવામાં આવે ત્યારે તેના પ્રદર્શનમાં આ ચોક્કસ લક્ષણ ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી કરવા માટે વિદ્યાર્થી પોતાની જાતને તાલીમ આપી શકે છે આ પ્રકારની રુબ્રિક્સની તૈયારી અને તેમને વિદ્યાર્થીઓ સાથે અગાઉથી શેર કરવાથી પ્રદર્શન સંબંધિતલક્ષી પરીક્ષણ વસ્તુઓના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સારું કરવામાં મદદ મળશે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે જે આપણી પાસે હોવું જોઈએ મુશ્કેલી મૂલ્યાંકન વસ્તુઓનું બીજું ખૂબ મહત્વનું પાસું મોટેભાગે કેટલાક ફેકલ્ટી આને એક પ્રકારની સમજૂતી તરીકે આપે છે તેમણે બનાવેલી આકારણી વસ્તુઓ ઓછી જટિલતાના સ્તરે કેમ છે જો CO એપ્લાય લેવલ પર હોય તો તેઓ સમજી શકે તેવા સ્તરે પ્રશ્ન પૂછી શકે છે અને કહી શકે છે કે અમારા વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ છે તેઓ લર્નિંગ ટીચિંગપર જવાબ આપી શકશે નહીં આ મુશ્કેલી સ્તર અને જટિલ સ્તર વચ્ચે મૂંઝવણમાંથી પરિણમે છે આ બે જુદી જુદી વસ્તુઓ છે જટિલતા જ્ઞાનના સ્તરનો ઉલ્લેખ કરે છે પરંતુ મુશ્કેલી સ્તર વિદ્યાર્થી દ્વારા લેવામાં આવેલા પ્રયત્નોની માત્રા સમસ્યાને ઉકેલવા માટે લેવાયેલો સમય જ્ઞાનના ભાર તથ્યોની સંખ્યાને ધ્યાનમાં લે છે ખાતામાં ધ્યાનમાં લેવાના ખ્યાલોની સંખ્યા પરંતુ સમાન જ્ઞાનના સ્તરે તેનો અર્થ એ કે જ્ઞાનના સ્તરે જ લાગુ કરો હવે મારી પાસે વિવિધ મુશ્કેલી સ્તરની આકારણી વસ્તુઓ હોઈ શકે છે આપણે તેમને કોઈપણ સ્તરોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ પરંતુ સામાન્ય રીતે લોકો તેમને 3 સ્તરોમાં વર્ગીકૃત કરે છે ખૂબ ઓછી મુશ્કેલી સ્તર મધ્યમ મુશ્કેલી સ્તર ઉચ્ચ મુશ્કેલી સ્તર આપેલ જ્ઞાનના સ્તરે વિવિધ મુશ્કેલી સ્તર પર આકારણી વસ્તુઓ બનાવવી શક્ય છે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે તેમને સારી રીતે શીખવામાં મદદ કરવા માટે તે વધુ સારું છે કે આપણે જ્ઞાનના સ્તરને વળગી રહીએ આપણે જટિલતા સાથે સમાધાન ન કરીએ આપણે જ્ઞાનના સ્તરને વળગી રહીએ પરંતુ તે જ્ઞાનના સ્તરે આપણે ઓછી મુશ્કેલીની આકારણી વસ્તુઓ કંપોઝ કરી શકીએ છીએ જો આપણને એવું લાગે કે આપણને આપણા વિદ્યાર્થીઓ પાસેથી તે જ જોઈએ છે પરંતુ જ્ઞાનના સ્તરે સમાધાન કરવું એ વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડશે મુશ્કેલી સ્તર સામગ્રી કાર્ય અને બંધારણ દ્વારા વર્ગીકૃત થયેલ છે ઉદાહરણ એક જ જ્ઞાનના સ્તરે ત્રણ અલગ અલગ મુશ્કેલી સ્તરના પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રથમ એક ઓછી મુશ્કેલ છે બીજી મધ્યમ મુશ્કેલ છે અને ત્રીજી ઉચ્ચ મુશ્કેલ સ્તર છે તે બધા માત્ર સમય અવધિ નક્કી કરવા સાથે સંબંધિત છે જે મૂળભૂત રીતે અરજીના જ્ઞાનના સ્તરે છે 1 મીટર લંબાઈના સરળ લોલકનો સમયગાળો જેથી ઘણું સામાન્ય છે પરંતુ સૌથી ઓછી મુશ્કેલીના સ્તર પર તમે માત્ર પૃથ્વીની સપાટી પર આ સમયગાળાની ગણતરી માટે પૂછ્યું છે બીજામાં સમાન માહિતીની ગણતરી કરવાની છે હવે લોલક એક લિફ્ટમાં મૂકવામાં આવે છે જે 2 મીટર પ્રતિ સેકંડના પ્રવેગ સાથે ઉપર તરફ આગળ વધી રહ્યું છે સમાન જ્ઞાનના સ્તરને જાળવી રાખીને તે ઉચ્ચ મુશ્કેલી સ્તર પર છે ત્રીજો પણ સમાન છે 1 મીટર લંબાઈના સરળ લોલકનો સમયગાળો નક્કી કરે છે પરંતુ હવે સંદર્ભ એ બોબનો એક દસમો ભાગ ઘનતાના બિન ચીકણો માધ્યમમાં ડૂબેલ છે અને લિફ્ટમાં મૂકવામાં આવે છે જે આગળ વધી રહી છે 2 મીટર પ્રતિ સેકંડના પ્રવેગ સાથે ઉપર આ બીજા કરતા વધુ મુશ્કેલીનું સ્તર છે પરંતુ તે બધા સમાન જ્ઞાનના સ્તરે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે જ્ઞાનના સ્તરનું બલિદાન આપીએ નહીં પરંતુ મુશ્કેલીના સ્તરની દ્રષ્ટિએ આપણે પ્રશ્નને નીચે ઉતારી શકીએ છીએ જટિલતા ઉચ્ચ જ્ઞાનના સ્તરોનો ઉલ્લેખ કરે છે મુશ્કેલી ઉચ્ચ જ્ઞાનના સ્તરો સાથે સંકળાયેલી ન હોવી જોઈએ ઉચ્ચ જ્ઞાનના સ્તરે નીચલા સ્તરની મુશ્કેલી પરીક્ષણ વસ્તુઓ હોઈ શકે છે જો મુશ્કેલીના નામે સંબંધિત જ્ઞાનના સ્તરોમાંથી પરીક્ષણ વસ્તુઓ સામેલ કરવામાં ન આવે તો તે નુકસાન થશે તે માત્ર એક બહાનું અને અપમાન બની જાય છે સમાન જ્ઞાનના સ્તરે આપણે આકારણી આઇટમની મુશ્કેલી ઘટાડી શકીએ છીએ એન્જિનિયરિંગ કોર્સના સંદર્ભમાં ડિઝાઇન તબક્કાની પેટા પ્રક્રિયાઓ સૂચિત પેટા પ્રક્રિયાઓ અને તેમનો ક્રમ છે પ્રથમ મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે ટેકનોલોજીની પસંદગી જે આપણે આગળના એકમમાં જોઈશું CO પ્રાપ્તિ માટે લક્ષ્યો નક્કી કરવા આકારણી પેટર્ન અને આકારણી સાધનોની રચના મૂલ્યાંકનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ અગાઉથી થવું જોઈએ જે શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે આઇટમ બેંક બનાવવી વ્યાયામ મૂલ્યાંકનના પાસાઓની સૂચિ આ એકમમાં સંબોધવામાં આવી નથી પરંતુ હજી પણ તમારા અભ્યાસક્રમને સંબંધિત માનવામાં આવે છે તમારા અભ્યાસક્રમની રચનાના સંદર્ભમાં ADDIE ના ડિઝાઇન તબક્કામાં સમાવિષ્ટ કરવા માટે તમે જરૂરી માનો છો તે કોઈપણ અલગ પેટા પ્રક્રિયાઓનું વર્ણન કરો આ કવાયતના પરિણામો tale iistagmail com પર શેર કરવા બદલ આભાર આગામી એકમમાં આપણે ડિઝાઇન તબક્કાની પેટા પ્રક્રિયાઓની ચર્ચા કરીશું તે એકમનું પરિણામ હશે મૂલ્યાંકન માટે ટેકનોલોજી પસંદ કરવાની અને CO પ્રાપ્તિઓ માટે લક્ષ્યો નક્કી કરવાની પેટા પ્રક્રિયાઓને સમજો CO પ્રાપ્તિ માટેના લક્ષ્યની પસંદગી એ ગુણવત્તા સુધારણાની NBA પ્રક્રિયાનું ફરી એક નિર્ણાયક પાસું છે આપણે આગળ CO પ્રાપ્તિ માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે આપણે કોર્સ પૂરો પાડીએ છીએ તે સ્તરો પ્રાપ્ત કરવા માટે સૂચનાત્મક ડિલિવરીની રચના કરીએ છીએ આપણે મૂલ્યાંકન દ્વારા વાસ્તવિક પ્રાપ્તિ સ્તરને માપીએ છીએ જો વાસ્તવિક પ્રાપ્તિ સ્તર લક્ષ્ય મુજબ હોય તો આપણે પ્રાપ્તિ સ્તરના લક્ષ્યોને વધારવાનું વિચારી શકીએ છીએ પરંતુ જો તમે ઇચ્છિત લક્ષ્ય સ્તરને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ છો તો આપણે તેના કારણો શોધવા અને ઉપચારાત્મક પગલાં બનાવવાનો પ્રયાસ કરવો પડશે સુધારણા યોજનાઓ કે જેથી આગામી બેચ લક્ષ્ય સ્તર પ્રાપ્ત કરે જે ગુણવત્તા લૂપ પૂર્ણ કરશે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાનો આ સાર છે આ કરવા માટે તે ખૂબ જ જરૂરી છે કે આકારણીએ અમને ડેટા આપવો જોઈએ જે આ ગુણવત્તા લૂપને બંધ કરવા માટે ખરેખર ઉપયોગી છે જેનો અર્થ એ છે કે મૂલ્યાંકન માન્ય અને વિશ્વસનીય હોવું જોઈએ તેના માટે ચોક્કસ પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે જે આપણે ડિઝાઇન તબક્કામાં ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે આગામી એકમમાં આ ચાલુ રાખીશું ખૂબ ખૂબ આભાર અને આપણે ફરી મળીશું